આપણે આપણી ચર્ચા સાથે ચાલુ રાખીએ છીએ આ લેક્ચરમાં આપણે ARM માઇક્રોકન્ટ્રોલરના આર્કિટેક્ચર વિશે વાત કરીશું તેનો ત્રીજો ભાગ છે આ લેક્ચરમાં આપણે મુખ્યત્વે ARM આર્કિટેક્ચરમાં પ્રોસેસર મોડ્સ અને રજિસ્ટર વિશે વાત કરીશું કેટલાક ખાસ રજિસ્ટર છે અમે તમને આ વિશેષ રજિસ્ટરની આવશ્યકતા અને ભૂમિકાઓ જણાવવાનો પ્રયત્ન કરીશું એક્સેપ્શન હેન્ડલિંગ વિશે કંઈક છે અને તે વિશે થમ્બ મોડ ઓફ એક્સેકયુશન તરીકે ઓળખાતું કંઈક છે ફરીથી આપણે આની ખૂબ વિગતમાં જઈશું નહીં કારણ કે આ કોર્ષ મુખ્યત્વે વિવિધ સિસ્ટમોની રચના માટેના પ્રદર્શન માટે છે પરંતુ આર્કિટેક્ચરલ મુદ્દાઓ પર કેટલીક મૂળભૂત વિભાવનાઓ શીખવાનું હંમેશાં તમને વધુ સારી રીતે ડિઝાઇનર બનવામાં મદદ કરશે આર્કિટેક્ચરલ ખ્યાલોમાં એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇનની કેટલીક પ્રારંભિક પૃષ્ઠભૂમિ સાથે તમને આપવાનો પ્રયાસ કરવાનો આ મુખ્ય હેતુ છે ચાલો પ્રોસેસર મોડ્સથી શરૂ કરીએ આપેલ સમયે એક્ઝેક્યુશન દરમિયાન ARM પ્રોસેસર ૭ સ્થિતિઓમાંથી એકમાં હોઈ શકે છે આ કોષ્ટક આ ૭ પ્રોસેસર મોડ્સનો સારાંશ આપે છે પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન યુઝર મોડ એ સામાન્ય મોડ છે જ્યારે કોઈ પ્રોગ્રામ સામાન્ય રીતે ચલાવવામાં આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે સિસ્ટમ યુઝર મોડમાં છે આ યુઝર મોડ ટૂંકું નામ usr છે હવે તમે પ્રોસેસરોમાં જાણો છો આપણી પાસે બાહ્ય ઉપકરણોથી આવતા ઇન્ટરપ્ટસ હોઈ શકે છે જો તે આવે તો જે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરી રહ્યો છે તે સસ્પેન્ડ કરવામાં આવશે આપણે કેટલીક ઇન્ટરપ્ટ હેન્ડલિંગ રૂટિનમાં જવું પડશે તે રૂટીન ચલાવવું પડશે અને પછી ફરી પાછા આવીને ઇન્ટરપ્ટેડ પ્રોગ્રામ ફરીથી શરૂ કરવો પડશે ARM માં ઇન્ટરપ્ટ પ્રક્રિયાના બે જુદા જુદા સ્તરો માન્ય છે અથવા મંજૂરી છે એકને હાઇ પ્રાયોરિટી કહેવામાં આવે છે અથવા અન્યને નોર્મલ પ્રાયોરિટી કહેવામાં આવે છે આ FIQ એ હાઇ પ્રાયોરિટી મોડ છે જ્યારે હાઇ પ્રાયોરિટી ઇન્ટરપ્ટ સક્રિય થાય છે અને તેને સ્વીકારવામાં આવે છે ત્યારે FIQ મોડ દાખલ થાય છે નોંધવાની વાત એ છે કે જ્યારે હાઇ પ્રાયોરિટી ઇન્ટરપ્ટ પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે જો આ દરમિયાન લો પ્રાયોરિટી ઇન્ટરપ્ટ આવે તો તેઓને સ્વીકારવામાં આવશે નહીં તેઓને અવગણવામાં આવશે તેથી હાઇ પ્રાયોરિટી ઇન્ટરપ્ટમાં લો પ્રાયોરિટી કરતા વાસ્તવિક હાયર પ્રાયોરિટી રહેશે અને IRQ એ લો પ્રાયોરિટી છે અથવા નોર્મલ પ્રાયોરિટી ઇન્ટરપ્ટસ છે એક સુપરવાઇઝરી મોડ છે જે મોટાભાગના આધુનિક પ્રોસેસર્સ પાસે છે કેટલીક ઇન્સટ્રક્શન્સ છે જેમ કે સુપરવાઇઝરી કોલ અથવા ટ્રેપ અથવા SWI સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે ત્યાં વિવિધ નામો છે પરંતુ આ ઇન્સટ્રક્શનનો હેતુ તે છે કે આ ઇન્સટ્રક્શન્સ ઓપરેટિંગ સિસ્ટમ પર ટ્રાન્સફર કંટ્રોલ કરવાની મંજૂરી આપે છે ઠીક છે તે કમ્પ્યુટરમાં જ્યાં ઓપપરેટિંગ સિસ્ટમ છે આ ઇન્સટ્રક્શન પ્રોસેસર મોડને યુઝર મોડથી સુપરવાઇઝર મોડમાં બદલવાની મંજૂરી આપે છે અને પછી એક સબરૂટીન કોલ કંટ્રોલ સુપરવાઇઝર અથવા ઓપરેટિંગ સિસ્ટમ પર જશે હવે સુપરવાઇઝરી મોડ svc છે આ એક પ્રોટેક્ટેડ મોડ છે અને જ્યારે તમારા અમલીકરણમાં ઓપરેટિંગ સિસ્ટમ હોય ત્યારે જ આ સ્થિતિ આવશ્યક છે બધી જ એમ્બેડેડ સિસ્ટમ એપ્લિકેશનમાં તમને આની જરૂર રહેશે નહીં પરંતુ તે સિસ્ટમમાં કે જ્યાં ખરેખર ઓપરેટિંગ સિસ્ટમ છે અને તમને થોડી પ્રોટેક્શનની જરૂર છે તમારે એક્ઝેક્યુશનનો આ મોડ રાખવાની જરૂર છે અને એબોર્ટ એ એવા કેસો માટે વૈકલ્પિક મોડ છે જ્યાં તમે મેમરી પ્રોટેક્શન મેળવવા માંગતા હોવ તમે જોવા માંગો છો કે જ્યારે કોઈ પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરે છે ત્યારે તમારે ફક્ત મેમરીના આ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઇએ જો આકસ્મિક રીતે તમારો પ્રોગ્રામ પરમીસીબલ લિમિટસથી આગળના કોઈપણ મેમરી સ્થાનને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરે છે તો આ એબોર્ટ ઇન્ટરપ્ટ થશે અને સંબંધિત પ્રોસેસર મોડને એબોર્ટ મોડ કહેવામાં આવે છે મેમરી એક્સેસના ઉલ્લંઘનોને હેન્ડલ કરવા માટે પ્રોસેસર એબોર્ટ મોડ પર જાય છે અને અસ્પષ્ટ એ ખરેખર કંઈક છે જે ભવિષ્યના વિસ્તરણ માટે રાખવામાં આવે છે જોવો કેટલાક ઇન્સટ્રક્શન ઓપકોડસ વ્યાખ્યાયિત કરવામાં આવ્યાં નથી તેથી તેઓ અસ્પષ્ટ છે તેથી જો ભૂલથી તમે કોઈ એવી ઇન્સટ્રક્શનને અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યાં છો જેનો ઑપકોડ અસ્પષ્ટ છે તો તમે એક અસ્પષ્ટ ઇન્ટરપ્ટ મેળવો છો અને પ્રોસેસર મોડ અનડિફાઇન્ડ સ્થિતિમાં જશે અને એવા દાખલા છે કે જ્યાં તમે કેટલાક પ્રિવીલેજડ ઓપરેટિંગ સિસ્ટમ કાર્યો ચલાવવા માંગો છો અને તે માટે તમે સામાન્ય રીતે આ સિસ્ટમ મોડ પર જાઓ છો સિસ્ટમ મોડ અને સુપરવાઇઝરી મોડ ખૂબ સંબંધિત છે હું આની વિગતવાર નથી જઈ રહ્યો કારણ કે એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇન માટે આ ખરેખર આવશ્યક નથી ARM આ તમામ સ્થિતિઓને સપોર્ટ કરે છે ARM તેની આર્કિટેક્ચર ફીચર્સના સંદર્ભમાં તદ્દન ફ્લેક્સિબલ છે મેં અગાઉ સૂચવ્યા મુજબ તેમાં જનરલ પર્પસ રજિસ્ટરનો હેતુ મોટો સમૂહ છે કુલ મળીને ૩૭ રજિસ્ટર છે આ બધા ૩૨ બીટ લાંબા છે સમર્પિત રજિસ્ટર વિશે વાત કરતા ત્યાં ૭ રજિસ્ટર છે જેનો ચોક્કસ હેતુ છે એક PC છે ત્યાં પછી ત્યાં CPSR તમારામાંના જેઓ ૮૦૮૫ જેવા કેટલાક માઇક્રોપ્રોસેસરથી પરિચિત છે તમે જાણતા હશો કે કંઇક કંડિશન ફ્લેગ્સ છે જ્યારે પણ કેટલીક ઇન્સટ્રક્શન્સ ચલાવવામાં આવે છે ત્યારે કંડિશન ફ્લેગ્સ સેટ અથવા ફરીથી સેટ કરવામાં આવે છે ત્યાં શૂન્ય ફ્લેગ છે કેરી ફ્લેગ છે ઓવરફ્લો ફ્લેગ zero flag carry flag overflow flag છે અને આ રીતે છે આ ફ્લેગ રજિસ્ટર જેવું છે તેમાં કેટલાક ફ્લેગ શામેલ છે જે પ્રોસેસરના મોડ અથવા ઇન્સટ્રક્શન એક્સેકયુશનના આધારે સેટ કરેલા છે અને ત્યાં ૫ સેવ કરેલા પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટર છે હવે આ ખ્યાલ રસપ્રદ છે ત્યાં એક CPSR છે અને ત્યાં અનેક CPSR તમે જ્યારે પણ ઇન્ટરપ્ટ આવે ત્યારે પરંપરાગત પ્રોસેસરમાં જોશો આપણે સામાન્ય રીતે શું કરીએ અમે સ્ટેકમાં બધા રજિસ્ટરને સાચવીએ છીએ જેમાં સ્ટેટસ રજિસ્ટર અને ફ્લેગ્સ પણ શામેલ હોઈ શકે છે ઇન્ટરપ્ટ હેન્ડલર પર જઈ શકે છે બધું સમાપ્ત થાય છે પાછા આવે છે બધા રજિસ્ટર અને સ્ટેટસ રજિસ્ટરને પુનર્સ્થાપિત કરે છે અને એક્ઝિક્યુશન ફરી શરૂ કરે છે પરંતુ ARM માં સ્ટેક માટે કોઈ સપોર્ટ નથી સ્ટેકમાં અથવા સ્ટેકમાંથી પુશ અથવા પોપ ઇન્સટ્રક્શન્સની કોઈ ઇન્સટ્રક્શન નથી ધારો કે કોઈ પ્રોગ્રામ ચાલુ છે વર્તમાન સ્થિતિ CPSR માં સંગ્રહિત છે ત્યાં એક ઇન્ટરપ્ટ આવી ગયો છે CPSR ની વિગતો SPSR માં કોપિ થઈ જશે પછી ઇન્ટરપ્ટ હેન્ડલર ચાલશે પાછા આવતાં પહેલાં SPSR ની વિગતો ફરીથી CPSR માં ફરીથી સ્થાપિત કરવામાં આવશે કોઈ સ્ટેક ન હોવાથી CPSR માંથી મૂલ્ય પુન સ્થાપિત કરવાની અને પછી ફરી તેને આગળ પાછળ ખસેડવાની યુઝર્સની જવાબદારી છે અને અલબત્ત ત્યાં ૩૦ જનરલ પર્પસ રજિસ્ટર છે આને r0 થી r29 નામ આપવામાં આવે છે હવે પ્રોસેસર મોડ પર આધાર રાખીને તે આમાંથી કેટલા રજિસ્ટરને તમે ખરેખર એક્સેસ કરી શકો છો તેના પર નિર્ભર છે ઓપરેશનના ચોક્કસ મોડમાં ૧૬ રજિસ્ટર સામાન્ય રીતે દેખાય છે આ ૧૬ રજિસ્ટર નીચે મુજબ છે r0 થી r12 સુધી ૧૩ જનરલ પર્પસ રજિસ્ટર છે ત્યાં કોઈ સ્ટેક નથી પરંતુ r13 સ્ટેક પોઇન્ટર તરીકે નક્કી કરાયેલ છે જો તમે સોફ્ટવેર દ્વારા જાતે સ્ટેકને લાગુ કરવા માંગતા હો તો તમે હેતુ માટે r13 નો ઉપયોગ કરી શકો છો અને r14 એ એક લિંક રજિસ્ટર છે પરંપરાગત પ્રોસેસર માટે સબરૂટીન કોલ ઇન્સટ્રક્શન્સ માટે PC નું મૂલ્ય સ્ટેકમાં પુશ કરવામાં આવે છે પરંતુ અહીં કોઈ સ્ટેક નથી તેથી ત્યાં એક ખાસ રજિસ્ટર છે જેને લિંક રજિસ્ટર કહેવામાં આવે છે PC ની કિંમત લિંક રજીસ્ટરમાં નકલ થઈ જાય છે જ્યારે પણ ત્યાં સબરૂટીન કોલ આવે છે અને જ્યારે તમે સબરૂટીનથી પાછા આવો છો ત્યારે જે કંઈપણ છે તે લિંક રજિસ્ટરને PC માં કોપિ કરવામાં આવે છે PC r15 તરીકે એક્સેસ થયેલ છે અને પછી CPSR હું પછીથી વિવિધ રજિસ્ટર સાથે એક ચિત્ર બતાવીશ તેઓ કેવી રીતે વિવિધ મોડસમાં અસ્તિત્વ ધરાવે છે જનરલ પર્પસ રજિસ્ટરની દ્રષ્ટિએ જ્યાં તમને કેટલાક ડેટા સ્ટોર કરવાની અપેક્ષા છે મેં તમને કહ્યું હતું કે રજિસ્ટર બધા ૩૨ બિટ્સના કદના છે પરંતુ ઓપરેશન કે જે સપોર્ટેડ છે તેના સંદર્ભમાં તમારી પાસે ૮ બીટ ઓપરેશન 16 બીટ અથવા હાફ વર્ડ ઑપરેશન અથવા સંપૂર્ણ ૩૨ બીટ વર્ડ ઑપરેશન હોઈ શકે છે જ્યારે તમે હાફ વર્ડ ઑપરેશનનો ઉપયોગ કરો છો ત્યારે નીચલા ૧૬ બિટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને બાઇટ ઑપરેશન માટે છેલ્લા ૮ બિટ્સનો ઉપયોગ થાય છે અને આનો ઉપયોગ એરિથમેટિક ઓપરેશન્સ માટે નથી ફક્ત ડેટા ટ્રાન્સફર ઓપરેશન માટે થાય છે કારણ કે તમામ એરિથમેટિક ઓપરેશન્સ માત્ર ૩૨ બિટ્સના કદના હોય છે પરંતુ જ્યારે તમે ડેટા એક સ્થળેથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરો છો ત્યારે તમે ૮ બિટ્સ અથવા ૧૬ બિટ્સ અથવા ૩૨ બિટ્સ ટ્રાન્સફર કરી શકો છો મેમરીમાંથી તમે ૮ બિટ્સ ડેટાને રજિસ્ટરમાં સ્થાનાંતરિત કરી શકો છો તે છેલ્લા ૮ બિટ્સ વગેરેમાં જશે CPSR માં શું છે તેમાં વિવિધ ફ્લેગ છે V દ્વારા સૂચિત ઓવરફ્લો ફ્લેગ છે ત્યાં સબટ્રેક ઓપરેશન માટે કેરી ફ્લેગ C છે તમે તેને બોરો કહો છો ત્યાં એક જીરો ફ્લેગ Z છે તે ચકાસે છે કે પરિણામ શૂન્ય છે કે નોનઝીરો છે અને સાઇન ફ્લેગ N છે વધુમાં પ્રોસેસર ઘણા મોડ્સમાં હોઈ શકે છે મેં કહ્યું ત્યાં ૭ મોડ્સ છે પરંતુ ભવિષ્યના વિસ્તરણ સાથે રાખવા ARM સ્ટોર મોડમાં ૫ બિટ્સ રાખે છે ૫ બિટ્સમાં તમે ૩૨ મોડ્સ સુધી સપોર્ટ કરી શકો છો બિટ ૫ નો ઉપયોગ થમ્બ સ્ટેટ સૂચવવા માટે થાય છે પછી ૬ અને ૭ બિટ્સ હાઇ પ્રાયોરિટી ઇન્ટરપ્ટ અને નોર્મલ પ્રાયોરિટી ઇન્ટરપ્ટ સક્ષમ અને નિષ્ક્રિય કરવા માટે છે જો આ બિટ્સ ૧ પર સેટ થયેલ છે તો આ નિષ્ક્રિય છે જો ત્યાં 0 હોય તો તેઓ સક્ષમ છે વચ્ચેના અન્ય બીટ્સ બિનઉપયોગી છે ફક્ત એક નજર સ્પેશિયલ રજિસ્ટર વિશે વાત કરી રહ્યા છીએ આ r15 છે અથવા પ્રોગ્રામ કાઉન્ટર છે જેમ તમે જાણો છો PC હંમેશાં આગળની ઇન્સટ્રક્શનનું મેમરી એડ્રેસ ધરાવે છે બરાબર તેથી જો ડેસ્ટિનેશન રજિસ્ટર PC હોય તો તેનો અર્થ એ છે કે તમે ત્યાં કૂદકો લગાવતા હોવ છો સબરુટિન કોલ ઇન્સટ્રક્શન માટે લિંક રજિસ્ટરનો ઉપયોગ r14 નો છે ARM માં સબરુટિન કોલ ઇન્સટ્રક્શનને BL બ્રાન્ચ અને લિંક કહેવામાં આવે છે તે બ્રાન્ચ ક્યાં છે તે એડ્રેસ સ્પષ્ટ કરે છે બ્રાન્ચ પહેલા PC નું વર્તમાન મૂલ્ય LR માં સાચવવામાં આવશે અને પછી જે ડેસ્ટિનેશન નિર્ધારિત કરવામાં આવ્યું છે તે PC માં લોડ થશે જ્યારે તમે પાછા આવો છો ત્યારે LR ની કિંમત PC માં ફરીથી કોપિ કરવામાં આવશે તેથી તમે જ્યાંથી ગયા ત્યાંથી એક્ઝેક્યુશન ફરી શરૂ કરો r13 નો ઉપયોગ સ્ટેક પોઇન્ટર તરીકે કરી શકાય છે જો તમે સોફ્ટવેરમાં સ્ટેકને લાગુ કરવા માંગતા હો તો તમે તે કરી શકો છો અને CPSR ચલાવેલા પ્રોગ્રામના સંદર્ભમાં કરંટ સ્ટેટસ રજિસ્ટર ધરાવે છે અને જ્યારે પણ કોઈ એક્સેપ્શન અથવા ઇન્ટરપ્ટ આવે છે ત્યારે CPSR એક ખાસ અથવા સેવ કરેલા પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટર્સ SPSRs માંથી નકલ કરે છે તે CPSR ની નકલ રાખી શકશે જ્યારે તમે એક્સેપ્શન રૂટિનથી પાછા આવો છો ત્યારે તમે એક્ઝેક્યુશન ફરી શરૂ કરો તે પહેલાં SPSRs ની કોપિ CPSR માં કરવી પડશે PC વિશે વાત કરતાં ત્યાં અમલના બે મોડ છે એક ARM મોડ છે એક થમ્બ મોડ છે ચાલો અહીં તફાવત સ્પષ્ટ કરીએ આપણે પ્રથમ એક્ઝેક્યુશનના ARM મોડ વિશે વાત કરીશું જે ડિફોલ્ટ મોડ છે ARM મોડ કહે છે કે બધી ઇન્સટ્રક્શન્સ ૩૨ બીટ પહોળી છે અને તેમનો વર્ડ ગોઠવાયેલ છે વર્ડ ગોઠવાયેલનો અર્થ એ છે કે બધી ઇન્સટ્રક્શન્સ મેમરી એડ્રેસમાંથી પ્રારંભ થવી આવશ્યક છે જે ૪ ની કેટલીક મલ્ટિપલ હોય આ કરવાની જરૂરિયાત કેમ છે તે હું વિગતવાર જતો નથી જ્યારે તમે માઇક્રોકન્ટ્રોલર સાથે મેમરીને ઇન્ટરફેસ કરો છો ત્યાં મેમરી ઇંટરલેવિંગ તરીકે ઓળખાતો એક કોન્સેપ્ટ છે જો તમારી પાસે ૪ વે ઇન્ટરલીવિંગ છે તો પછી એડ્રેસમાંથી શરૂ થતા સતત ૪ બાઇટ્સ જે ૪ નો ગુણાંક છે તે એક જ ક્લોક સાઇકલ માં સ્થાનાંતરિત કરી શકાય છે પરંતુ જો તેવું ન હોય તો તમારે ૨ ક્લોક સાઇકલ જરૂર પડશે તેથી તમારું મેમરી ટ્રાન્સફર ધીમું થશે ઝડપી મેમરી એક્સેસ મેળવવા માટે ARM વર્ડ અલાઇન્મેન્ટ પર આગ્રહ રાખે છે અને ૪ ના બહુવિધ એટલે છેલ્લા બે બિટ્સ 00 હોય છે છેલ્લા બે બિટ્સ 0 સાથેનું કોઈપણ એડ્રેસ તે ૪ નો ગુણાકાર હોય છે તેથી જ્યારે તે ARM મોડમાં હોય PC અમારી ઇન્સટ્રક્શનનું એડ્રેસ રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે હંમેશાં છેલ્લા ૨ બિટ્સ 0 હશે તેથી PC ના છેલ્લા બે બિટ્સ ખરેખર ARM મોડમાં ઉપયોગમાં નથી લેતા કારણ કે તે હંમેશાં 0 રહેશે ઉપરાંત PC ૮ બાઈટ અથવા ૧૨ આગળનો નિર્દેશ પાઇપલાઇન સ્ટેજીસની સંખ્યાના આધારે કરી શકે છે પરંતુ એક્ઝેક્યુશનનો બીજો મોડ છે જ્યારે તમને ૩૨ બીટ પ્રોસેસિંગની સંપૂર્ણ પાવરની જરૂર હોતી નથી કદાચ આપણે ખૂબ જ સરળ એપ્લિકેશનમાં ARM પ્રોસેસરનો ઉપયોગ કરી રહ્યાં છીએ જ્યાં નાના ૧૬ બીટ ઇન્સટ્રક્શન્સ છે કેટલાક ઇન્સટ્રક્શન્સ સબસેટ છે અહીં થમ્બ મોડમાં ઇન્સટ્રક્શન્સ ૧૬ બીટ પહોળી છે તેનો અર્થ એ કે ૨ બાઇટ્સ અને તે હાફ વર્ડ અલાઇન્ડ થાય છે એટલે કે ઇન્સટ્રક્શન એડ્રેસીસ ૨ નો ગુણાકાર હોય છે તેથી અગાઉ તે ૪ નું મલ્ટિપલ હતું અહીં તે ૨ નું મલ્ટિપલ છે ૨ ના મલ્ટિપલ એટલે એડ્રેસમાંનો છેલ્લો બીટ 0 હશે તેથી PC માં છેલ્લું બીટ 0 છે જેનો ઉપયોગ થતો નથી આ ARM મોડ અને થમ્બ મોડ વચ્ચેનો મુખ્ય તફાવત છે ARM મોડ એ સુપરસેટ છે જ્યાં બધી ઇન્સટ્રક્શન્સ 32 બિટ્સમાં એન્કોડ થઈ રહી છે થમ્બ મોડ તે એક સબસેટ છે જ્યાં તમે બધી ઇન્સટ્રક્શન્સ 16 બિટ્સમાં ટૂંકા બનાવો છો કારણ કે કોડની ડેન્સિટી વધુ હશે નાની એપ્લિકેશનો માટે તમારી પાસે અમલ માટે ઘણા સસ્તા મોડ હોઈ શકે છે તેથી થમ્બ મોડનો ઉપયોગ આવા કિસ્સાઓ માટે થાય છે જ્યાં તમને નાની સિસ્ટમોની જરૂર હોય છે આ આકૃતિ તમને વિવિધ મોડ્સમાં રજિસ્ટર વિશેની ઝાંખી આપે છે યુઝર અથવા સિસ્ટમ મોડમાં તમારી પાસે ૧૩ રજિસ્ટર r0 થી r12 પછી r13 r14 r5 spv લિન્ક PC CPSR ની એક્સેસ છે ૪ SPSR જે ત્યાં છે તેઓ અન્ય ૫ સ્થિતિઓને અનુરૂપ છે જો ઇન્ટરપ્ટ FIQ આવે છે તો CPSR આ SPSR માં કોપિ થાય છે અને આ r0 થી r7 ત્યાં FIQ માં હશે પરંતુ અન્ય રજિસ્ટર FIQ માટે વિશિષ્ટ હશે જો તમે પાછા આવશો તો તે ફરીથી બદલાશે અને IRQ r0 થી r12 માં આખી વસ્તુ ત્યાં છે ફક્ત r13 r14 એ FIQ માટે વિશિષ્ટ છે SVC અને અબોર્ટ માટે સમાન છે હવે વધુ એક વખત CPSR વિષે વાત કરવી એ ફરીથી CPSR નું ચિત્ર છે જે મેં અગાઉ કહ્યું હતું છેલ્લા ૫ બિટ્સ હવે અહીં વિશિષ્ટ બીટ સંયોજનો બતાવવામાં આવ્યા છે આ ૭ મોડસ માટે મોડ બીટ સંયોજનો આ ૧0000 એટલે કે યુઝર મોડ ૧૦૦૦૧ એ FIQ મોડ અને તેથી વધુની જેમ વ્યાખ્યાયિત કરવામાં આવે છે અન્ય ફ્લેગ બિટ્સ પણ બતાવવામાં આવ્યા છે એક્સેપ્શન હેન્ડલિંગ વિશે વાત કરતા આની જેમ પ્રક્રિયા અનુસરવામાં આવે છે ત્યાં એક ઇન્ટરપ્ટ વેક્ટર પ્રકારનું ટેબલ છે જેને વેક્ટર ટેબલ કહે છે આ વેક્ટર ટેબલ એડ્રેસમાં 0 0x00 નો અર્થ છે હેક્સાડેસિમલ 00 આ હેક્સાડેસિમલ નંબરો 004 008 00C છે આ પ્રત્યેક પ્રવેશો ૪ બાઇટ્સની છે જ્યારે પણ કોઈ એક્સેપ્શન થાય છે ત્યારે CPSR ને સંબંધિત SPSR માં નકલ કરવામાં આવશે તમે જાણો છો કે 5 SPSR છે એક્સેપ્શનના પ્રકારને આધારે સંબંધિત CPSR ને SPSR પર કોપિ કરવામાં આવશે અને CPSR ના અનુરૂપ બિટ્સ તમે કયા મોડમાં છો તેના આધારે સેટ કરવામાં આવશે અને ઇન્ટરપ્ટ પ્રક્રિયા દરમ્યાન ઇન્ટરપ્ટ બિટ્સ ડિસેબલ કરવામાં આવશે કારણ કે જો તેઓ ઈનેબલ થયા છે તો બીજું ઇન્ટરપ્ટ વચ્ચે પણ આવી શકે છે જ્યારે તમે ઇન્ટરપ્ટ હેન્ડલિંગ કરી રહ્યાં હોવ ત્યારે નેસ્ટેટ ઇન્ટરપ્ટ ન આવે તે માટે ઇન્ટરપ્ટને ડિસેબલ કરી શકાય છે પછી પાછા આવતાં પહેલાં રીટર્ન એડ્રેસને તે મોડને અનુરૂપ LR રજિસ્ટરમાં સ્ટોર કરવું પડશે ત્યાં વિવિધ મોડ્સ માટે અલગ LR રજિસ્ટર છે અને PC વેક્ટર એડ્રેસથી લોડ થયેલ છે જો તમે આ તરફ જંપ કરો છો તો રિટર્ન માટે એક્સેપ્શન હેન્ડલર રિવર્સ કાર્ય કરશે તે પાછું લોડ થશે કે SPSR ને CPSR LR ને PC માં ટ્રાન્સફર કરવામાં આવશે ધ્યાનમાં લેવાનો મુદ્દો એ છે કે અહીં એંટ્રીસ આ ઇન્ટરપ્ટ હેન્ડલિંગ ના એડ્રેસમાં નથી આ ઇન્સટ્રક્શન્સ છે ખાસ કરીને આ જમ્પ અથવા કોલ પ્રકારની ઇન્સટ્રક્શન્સ છે તેથી જ્યારે તમે અહીં આવો છો અહીંથી અહીંની રૂટિનમાં જંપ આવશે જે ઇન્ટરપ્ટને નિયંત્રિત કરે છે તેથી આ બધી એક વર્ડ ઇન્સટ્રક્શન્સ વેક્ટર ટેબલમાં સંગ્રહિત છે આ તે જ છે જેનો મેં ઉલ્લેખ કર્યો છે વેક્ટર ટેબલ 0x00 થી 0x1c એડ્રેસમાંથી સંગ્રહિત છે દરેક એક્સેપ્શનના પ્રકારો માટે એક વર્ડ ફાળવવામાં આવે છે અને જેમ મેં કહ્યું છે આ વર્ડમાં થોડી ઇન્સટ્રક્શન હશે કેટલાક જમ્પ કેટલાક બ્રાન્ચ ઇન્સટ્રક્શન તે સંબંધિત ઇન્ટરપ્ટ હેન્ડલરને બ્રાન્ચ કરશે તેમાં કોઈ એડ્રેસ નથી હું ARM અને થમ્બ ઇન્સટ્રક્શન સેટ વિશે વાત કરી રહ્યો છું એક ઝડપી તુલના કરીએ ARM મોડમાં CPSR માં T બીટ 0 અને થમ્બ મોડ માટે ૧ સુયોજિત થયેલ છે આ તફાવત નીચે મુજબ છે ARM મોડમાં ત્યાં ૩૨ બીટ ઇન્સટ્રક્શન્સ છે થમ્બ મોડમાં ૧૬ બીટ ઇન્સટ્રક્શન્સ છે મુખ્ય ઇન્સટ્રક્શન્સની સંખ્યા ૫૮ અને ૩૦ છે કન્ડિશનલ એક્સેકયુશન એ એક સુવિધા છે જ્યાં કેટલીક ઇન્સટ્રક્શન કંઇક કન્ડિશન સાચી છે કે ખોટી તેના આધારે અમલમાં મૂકવામાં આવશે ARM માં લગભગ બધી ઇન્સટ્રક્શન્સ કન્ડિશન એક્સેકયુશનને ટેકો આપે છે પરંતુ માત્ર બ્રાન્ચ ઇન્સટ્રક્શન માટે થમ્બમાં તમે કન્ડિશન્સ ચકાસી શકો છો પરંતુ અન્ય ઇન્સટ્રક્શન્સ કન્ડિશન એક્સેકયુશનને ટેકો આપતી નથી ARM મોડમાં ડેટા પ્રોસેસિંગ ઇન્સટ્રક્શન્સ બેરલ શિફટિંગને સપોર્ટ કરે છે પરંતુ થમ્બમાં આવી ઇન્સટ્રક્શન્સ નથી અહીં અલગ શિફ્ટ ઇન્સટ્રક્શન્સ છે અને ત્યાં અલગ અલગ ALU ઇન્સટ્રક્શન છે ARM મોડમાં પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટર તમે પ્રિવિલેડજ મોડ માં રીડ રાઇટ કરી શકો છો પરંતુ થમ્બ મોડમાં તમે પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટરને એક્સેસ કરી શકતા નથી અને ARM મોડમાં રજિસ્ટર માટે તમે ૧૫ GPR r0 થી r14 અને PC નો ઉપયોગ કરી શકો છો પરંતુ થમ્બમાં તમે ૮ GPRs ૭ ઉચ્ચ રજિસ્ટર અને PC નો ઉપયોગ કરી શકો છો ઉચ્ચ રજિસ્ટરનો અર્થ એ છે કે રજિસ્ટરના ઉચ્ચ ક્રમમાં ૧૬ બિટ્સ કેટલાક સ્પેશિયલ રજિસ્ટર છે જેનો ઉપયોગ કરી શકાય છે કન્ડિશનલ એક્સેકયુશન નો ચાલો હું અહીં એક ઉદાહરણ આપું કન્ડિશનલ એક્સેકયુશન નિયંત્રિત કરે છે કે શું CPU વર્તમાન ઇન્સટ્રક્શનને અમલમાં મૂકશે હવે ARM ની મોટાભાગની ઇન્સટ્રક્શન્સ કન્ડિશનલ એટ્રીબ્યુટને સ્પષ્ટ કરવા દે છે ચાલો હું આની જેમ એક ઉદાહરણ ઇન્સટ્રક્શન લઉં સામાન્ય રીતે જો તમે આ EQ નો ઉપયોગ કરતા નથી તો કલ્પના કરો કે આ EQ નથી તો પછી MOV r1 0 નો અર્થ r1 નો આરંભ 0 થી કરવામાં આવશે હવે જો હું આ MOVEQ આપું તો આનો અર્થ એ કે હું આ શૂન્ય ફ્લેગ ને CPSR માં ચકાસી રહ્યો છું જો શૂન્ય ફ્લેગ સેટ કરેલો હોય તો પછી તમે ફક્ત મૂવ કરો નહીં તો તમે મૂવ નહીં કરો તેથી આ ઇન્સટ્રક્શન ચોક્કસ સ્થિતિના આધારે અમલમાં મૂકવામાં આવશે આ રીતે કન્ડિશનલ એક્સેકયુશન ચલાવે છે આપણે પછી જોશું કે આ પ્રકારની કન્ડિશન એક્સેકયુશનનો ઉપયોગ કરવાથી આપણે ઘણા કિસ્સાઓમાં બ્રાન્ચ ઇન્સટ્રક્શન્સ અટકાવી શકીએ છીએ તે ઓછી સંખ્યાની ઇન્સટ્રક્શન્સ સાથે કોડની ડેન્સિટીને વધુ બનાવે છે આ બધા સાથે અમે ARM આર્કિટેક્ચરો પરની અમારી ટૂંકી ચર્ચા બંધ કરીએ છીએ પછીના લેક્ચર થી આપણે ARM ઇન્સટ્રક્શન સેટ અને ARM ની અન્ય સુવિધાઓ વિશેના કેટલાક પાસાઓ તરફ આગળ વધીશું જે આપણે બતાવીશું તે વાસ્તવિક પ્રયોગમાં મદદરૂપ થશે આપણે જે પ્રદર્શનો બતાવીશું તે કેટલાક ARM બોર્ડ પર આધારિત હશે અને થોડા પ્રયોગો પણ અમે તમને Arduino બોર્ડ્સ પર બતાવીશું